આપણે હમણાં જ કોપીરાઈટની રજૂઆત જોઇ અને તે કેવી રીતે શરૂ થયો અને તે સમયગાળા દરમિયાન કેવી રીતે વિકસિત થયો હવે ચાલો આપણે ભારતમાં કોપીરાઇટ સંરક્ષણ જોઈએ ભારતમાં શરૂઆતમાં અમારી પાસે 1914 માં ભારતીય કોપિરાઇટ્સ એક્ટ હતો જે બ્રિટિશરો દ્વારા લાવવામાં આવ્યો હતો અને આઝાદી પછી અમારી પાસે 1957 નો કોપિરાઇટ એક્ટ હતો 1957 નો કોપિરાઇટ એક્ટ ભારતમાં કોપિરાઇટ પરના કાયદાને મજબૂત બનાવે છે અને તેમાં બોન્ડ કન્વેશનની જોગવાઈઓ શામેલ છે અમારી પાસે 2012 ના કોપીરાઈટ સુધારા અધિનિયમ ૨૦૧૨ માં એક સુધારો થયો હતો જે તાજેતરનો સુધારો હતો જેમાં કોપીરાઈટ કાયદામાં વિવિધ નવા વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તે લેખકના અધિકાર અધિકારધારકો અને વપરાશકર્તાઓના હકને સંતુલિત કરવા માગે છે તેથી ત્યાં એક સંતુલન છે જેની અમે વાત કરી રહ્યા હતા જેનો સ્પષ્ટપણે સુધારામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં રજૂઆત કરનારા અધિકારો અને ફરજિયાત લાઇસન્સ દ્વારા કામોને એક્સેસ કરવાની સુવિધાની જોગવાઈઓ પણ છે તે સમગ્ર ભારત સુધી વિસ્તરિત કોપિરાઇટ અધિનિયમનો અધિકારક્ષેત્ર એ લેખકનું જીવન વત્તા 60 વર્ષનું જીવન છે જે વર્ષમાં લેખક મૃત્યુ પામે છે તે 60 વર્ષ વધુ સુરક્ષિત છે તેથી તમે કહી શકો છો કે કોપિરાઇટની મુદત પણ લેખકના જીવન પર આધારિત છે કોપિરાઇટ ધારક પાસે કામની પ્રકાશિત વેચાણની નકલો છાપવાનો અધિકાર છે કામ જેવું આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યું છે તે એક સાહિત્યિક નાટકીય સંગીતવાદ્યો અથવા કલાત્મક કાર્ય માટે વ્યાખ્યાયિત થયેલ છે જેમાં સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા ધ્વનિ રેકોર્ડિંગ શામેલ છે કામ કાં તો અલગથી અથવા સંયુક્ત રીતે બનાવી શકાય છે સંયુક્ત લેખકત્વના કાર્યને બે અથવા વધુ લેખકોના સહયોગથી ઉત્પન્ન થયેલ કામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં એક લેખકનું યોગદાન અન્ય લેખકોના યોગદાનથી અલગ નથી ઉદાહરણ તરીકે એક જ સમયે જુદા જુદા 3 સાધનોનો ઉપયોગ કરીને ત્રણ સંગીતકારો દ્વારા વગાડવામાં આવતું સંગીત હવે આ કાર્ય સંયુક્ત લેખકત્વનું કાર્ય છે કારણ કે ત્યાં તમે તફાવત કરી શકતા નથી અથવા તમે એક લેખકનું કાર્ય બીજાથી અલગ કરી શકતા નથી કોપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યોમાં મૂળ સાહિત્યિક કાર્યો નાટકીય કાર્યો સંગીતનાં કાર્યો અને કલાત્મક કાર્યો શામેલ છે તેમાં સિનેમેટોગ્રાફ ફિલ્મો શામેલ છે તેમાં ધ્વનિ રેકોર્ડિંગ્સ શામેલ છે તે કેટલાક કામોને અન્ય પરિસ્થિતિઓમાં પણ સુરક્ષિત કરે છે ત્વરિત ઉદાહરણ માટે કામ ભારતમાં પ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યુ હતું તેને ભારતમાં સુરક્ષિત કરી શકાય છે અને જો લેખક ભારતના નાગરિક હોય તો કાર્ય ભારતમાં પણ સુરક્ષિત થઈ શકે છે જ્યારે લેખક સાહિત્યિક સ્વચાલિત કાર્યની વાત આવે છે ત્યારે લેખક શબ્દનો સંદર્ભ આપે છે એક સંગીતવાદ્યો કાર્ય માટે લેખક સંગીતકારનો ઉલ્લેખ કરે છે અને કોઈ કલાત્મક કાર્ય માટે શબ્દ લેખક કલાકારનો ઉલ્લેખ કરે છે તેથી લેખક દ્વારા અમારો અર્થ તે છે કે જે વ્યક્તિ રચનાનું નિર્માણ કરે છે ફોટોગ્રાફ માટે તે વ્યક્તિ છે જે સિનેમેટોગ્રાફ ફિલ્મ માટે ફોટોગ્રાફ લે છે અથવા સાઉન્ડ રેકોર્ડિંગ તે નિર્માતા છે જે સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા સાઉન્ડ રેકોર્ડિંગનું નિર્માણ કરે છે કમ્પ્યુટરે પેદા કરેલા કાર્ય માટે તે તે વ્યક્તિ છે જે કાર્યના સર્જનનું કારણ બને છે તેથી ફરીથી તે કાર્યની રચના સાથે જોડાયેલું છે